અત્યાર સુધી આપણે સિંગલ લેસિંગ સિસ્ટમ વિશે ચર્ચા કરી છે સિંગલ લેસિંગ સિસ્ટમના ડિઝાઇન માપદંડ એ ડિઝાઇન પ્રક્રિયા છે તેની અગાઉના લેક્ચરમાં ચર્ચા કરવામાં આવી છે આજે આપણે ડબલ લેસિંગ સિસ્ટમ વિશે ચર્ચા કરીશું અને અમે જોઈશું કે ડબલ લેસિંગ સિસ્ટમ કેવી રીતે ડિઝાઇન કરવી તે ડિઝાઇનની પ્રક્રિયા વધુ કે ઓછી સમાન હશે સિવાય કે લેસિંગની ચોક્કસ ગોઠવણી જેમ કે લેસિંગનું અંતર શું હશે તે નક્કી કરવામાં આવશે તે રૂપરેખાંકનમાંથી તે સિંગલ લેસિંગ સિસ્ટમથી અલગ હશે અને ડબલ લેસિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે બે લેસિંગ સિસ્ટમ્સ વચ્ચે ઓછા અંતરની જરૂર હોય ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવે છે અને જ્યારે મુખ્ય કમ્પ્રેશન સભ્યો ચોક્કસ દિશામાં નબળા હોય ત્યારે તે જરૂરી છે એટલે કે ત્રિજ્યાથી જીરેશનના દૃષ્ટિકોણથી તેથી જો કોઈ ચોક્કસ સદસ્યનો પાતળો ગુણોત્તર દિશામાં ખૂબ જ નબળો હોય તો કેટલીકવાર આપણે બે લેસિંગ સિસ્ટમ વચ્ચે ખૂબ જ ઝીણું અંતર પૂરું પાડવાની જરૂર પડે છે અને તે કિસ્સામાં આપણે હળવા સભ્ય સાથે ડબલ લેસિંગ સિસ્ટમ માટે જઈએ છીએ અને ડબલ લેસિંગ સિસ્ટમના કિસ્સામાં પણ આપણે ફ્લેટ બાર ફ્લેટ પ્લેટ બારનો ઉપયોગ કરી શકીએ છીએ આપણે એંગલ સેક્શનનો ઉપયોગ કરી શકીએ છીએ આપણે લાઇટ ચેનલ સેક્શનનો ઉપયોગ કરી શકીએ છીએ અથવા આપણે ટ્યુબ્યુલર સેક્શનનો પણ ઉપયોગ કરી શકીએ છીએ હવે પહેલા હું આ ડબલ લેસિંગ સિસ્ટમના આધારે આજે એક ઉદાહરણમાં જઈશ આ ઉદાહરણમાં આપણે જોઈશું કે જો ખૂણાના વિભાગો જોડાયેલા હોય તો કહો કે ચાર ખૂણાના વિભાગો જોડાયેલા હોય તો કોણનો વિભાગીય વિસ્તાર કેવી રીતે શોધી શકાય કેવી રીતે કોણ અને પછી લેસિંગ સિસ્ટમ્સનું અંતર બનાવવા માટે તો ચાલો આપણે ઉદાહરણ જોઈએ અહીં તમે જોઈ શકો છો કે ઉદાહરણમાં તમે 800 કિલોન્યુટનના અક્ષીય લોડને ટેકો આપવા માટે ચાર ખૂણાઓ સાથે બિલ્ટ અપ ડબલ લેસ્ડ કૉલમ ડિઝાઇન કરી શકો છો સ્તંભ 14 મીટર લાંબો છે અને બંને છેડા નિશ્ચિત છે Fe 410 ગ્રેડ સ્ટીલ ધારો તો આપણે એક વસ્તુ કરવાની જરૂર છે કે આપણે ડબલ લેસિંગ સિસ્ટમ પ્રદાન કરવી પડશે જે કહેવામાં આવ્યું છે અને બિલ્ટ અપ સેક્શન બનાવવા માટે અમારે ચાર કોલમ ફોર એંગલ સેક્શન પ્રદાન કરવું પડશે અને આ બિલ્ટ અપ વિભાગો અહીં બતાવવામાં આવ્યા છે જે બૉક્સ વિભાગ તરીકે બનાવવું તેથી ચાર કોણ વિભાગો કહે છે સમાન કોણ વિભાગો અમે આ કિસ્સામાં પૂરા પાડ્યા છે ચાર કોણ વિભાગો આપવામાં આવ્યા છે હવે ડિઝાઈન કરવા માટે પહેલા આપણે એ જાણવું પડશે કે એંગલ સાઈઝ એટલે કે સેક્શન સાઈઝ શું હોવી જોઈએ અને સ્પેસિંગ બે એન્ગલ વચ્ચે સ્પેસિંગ શું હોવું જોઈએ અને આ દિશામાં કેટલું અંતર હોવું જોઈએ તેથી આ બાબતોની પહેલા આપણે ચર્ચા કરવી પડશે અને પછી આપણે લેસિંગ સિસ્ટમ માટે જશે હવે આપણે જાણીએ છીએ કે સ્તંભ વિભાગો બંને છેડે નિશ્ચિત છે તેથી અસરકારક લંબાઈ આપણે કોડલ જોગવાઈ મુજબ 0 65L તરીકે ગણી શકીએ છીએ તેથી અસરકારક લંબાઈ 0 65 થી 14 હશે જે 9 1 મીટર હશે અને અક્ષીય સંકુચિત ભાર 800 કિલોન્યુટન તરીકે આપવામાં આવ્યો હતો તેથી આમાંથી આપણે જરૂરી ક્ષેત્રફળ શોધી શકીએ છીએ ચોક્કસ અનુમતિપાત્ર તાણ ધારણ કરીને જરૂરી વિસ્તાર શોધી શકીએ છીએ તેથી જો આપણે અનુમતિપાત્ર ડિઝાઈન સ્ટ્રેસને 150 MPa તરીકે ધારીએ તો જરૂરી વિસ્તાર આપણે તેમાંથી 800 થી 10 ક્યુબ દ્વારા શોધી શકીએ છીએ 150 જે 5333 મિલીમીટર ચોરસ હશે તેથી આ જરૂરી વિસ્તાર મેળવવા માટે અમે ચાર ખૂણાના વિભાગો આપી શકીએ છીએ કારણ કે દરેક ખૂણાના વિભાગોમાં ક્રોસ વિભાગીય વિસ્તાર હોય છે જો આપણે ISA 90 બાય 90 બાય 8 ધ્યાનમાં લઈએ જો આપણે SP 6 દ્વારા જોઈએ તો આપણે ISA 90 દ્વારા શોધી શકીએ છીએ 90 બાય 8 1379 મિલીમીટર ચોરસ ક્રોસ સેક્શનલ વિસ્તાર ધરાવે છે તેથી જરૂરી વિસ્તાર આમાંથી સંતોષી શકાય છે અને અન્ય ગુણધર્મની જરૂર પડશે ગુરુત્વાકર્ષણ અંતરનું કેન્દ્ર Cg અંતર કે જે 25 1 મિલીમીટર છે જે Czz બરાબર Cyy હશે કારણ કે તે એક સમાન કોણ વિભાગ છે એ જ રીતે z z અક્ષ અને લગભગ y y અક્ષ વિશેના ગિરેશનની ત્રિજ્યા સમાન હશે જે 27 5 મિલીમીટર છે અને જડતા Izz ની ક્ષણ છે જે Iyy ની બરાબર હશે જે 104 2 માં 10 થી 4 મિલીમીટરની ઘાત તરીકે પણ આપવામાં આવે છે તેથી કુલ વિસ્તાર હવે આપણે શોધી શકીએ છીએ કે કુલ ક્ષેત્રફળ ક્રોસ સેક્શનલ ક્ષેત્રફળ 4 થી 1379 મિલીમીટર ચોરસ હશે જે 5516 મિલીમીટર ચોરસ બનશે બરાબર તેથી જો આપણી પાસે આ કુલ ક્ષેત્રફળ છે કારણ કે વાસ્તવમાં આપણે ISA 90 બાય 90 બાય 8 આપીએ છીએ તેથી જો આપણે આ ISA વિભાગના 4 નંબરો આપીએ તો વાસ્તવિક વિસ્તાર આપણને આ મળે છે તેથી જો આપણી પાસે વાસ્તવિક ક્ષેત્રફળ હોય તો fcd શું હશે મૂલ્ય જરૂરી fcd મૂલ્ય તેથી આ જરૂરી fcd મૂલ્યમાંથી આપણે જાણી શકીએ છીએ તેથી fcd મૂલ્ય 800 હશે જે વાસ્તવિક ક્ષેત્ર દ્વારા લોડ છે જે 5516 આવે છે તેથી હું 145 03 MPa શોધી શકું છું બરાબર હવે જો fcd એ આ જરૂરી fcd છે તો આ fcd મૂલ્યને અનુરૂપ પાતળો ગુણોત્તર શું હોવો જોઈએ અમારે પાતળો ગુણોત્તર શોધવાનો છે અને આ કોષ્ટક 9c પરથી શોધી શકાય છે કારણ કે અમે બિલ્ટ અપ વિભાગ પ્રદાન કરીએ છીએ જેથી તે બકલિંગ માટે વર્ગ c હશે અને કોષ્ટક 9c માં આપણે કહી શકીએ કે જો તમે સ્ટીલના fy 250 ગ્રેડનો ઉપયોગ કરો છો તો આપણે શોધી શકીએ છીએ કે fcd બરાબર 145 03 છે હું L ને r ગુણોત્તર દ્વારા શોધી શકું છું જે 74 36 હશે તેથી r ગુણોત્તર દ્વારા જરૂરી L આપણે 74 36 તરીકે શોધી શકીએ છીએ જે આ fcd ઉત્પન્ન કરશે બરાબર હવે આપણે જાણીએ છીએ કે સ્તંભની અસરકારક લંબાઈ 9 1 અસરકારક લંબાઈ હતી પરંતુ જો આપણે લેસિંગ સભ્ય તરીકે ઉપયોગ કરીએ તો તેની અસરકારક લંબાઈ 5 ટકા વધીને 1 05 થી 9 1 થશે તેથી આ લગભગ 9 5 મીટર હશે બરાબર તેથી અસરકારક લંબાઈ જો આ જરૂરી હોય તો હું શોધી શકું છું કે r નું મૂલ્ય શું હશે કારણ કે L દ્વારા r ગુણોત્તર દ્વારા આપણે જાણીએ છીએ અસરકારક લંબાઈ આપણે જાણીએ છીએ તેથી r મૂલ્ય આપણે 9 5 મીટર L માં 10 ઘન તરીકે શોધી શકીએ છીએ મિલિમીટર બાય L બાય r રેશિયો 74 36 છે તેથી આ 127 76 મિલીમીટર બની રહ્યું છે તેથી જરૂરી છે r વિભાગના ગિરેશનની ત્રિજ્યામાં આ મૂલ્ય હોવું જોઈએ બરાબર તેથી જો જરૂરી હોય તો r આ હોય તો આપણે કહી શકીએ કે જડતાની આવશ્યક ક્ષણ જડતાની આવશ્યક ક્ષણ I એ Ar ચોરસ બરાબર છે હવે A નિશ્ચિત છે A પહેલાથી જ આપણે 5516 તરીકે નિશ્ચિત કર્યું છે કારણ કે વિભાગનું કદ નિશ્ચિત છે માત્ર કદ વચ્ચેનું અંતર છે 76 ચોરસમાં નિશ્ચિત નથી ઠીક છે તો 90 03 માં 10 થી પાવર 6 મિલીમીટર થી પાવર 4 તેથી આ I I અથવા z z y y અને z z વિશે જડતાની આવશ્યક ક્ષણ છે તેથી જો આપણે સેક્શન જોતા હોઈએ તો ઉદાહરણ તરીકે કહો કે બોક્સ સેક્શન બોક્સ ટાઈપ સેક્શન બિલ્ટ અપ સેક્શન બનાવવા માટે આ ચાર એન્ગલ મૂકવામાં આવ્યા છે તો આપણે આ કોણ વિભાગ વચ્ચેનું અંતર એવી રીતે આપીશું કે બંને વિભાગો વિશેની જડતાની ક્ષણ સમાન હશે બરાબર આ જ અંતર હશે તેથી આ બંને વચ્ચેનું અંતર સમાન હોવું જોઈએ જેથી જડતાની ક્ષણ સમાન બની જાય તેથી Izz અને Iyy એ સમાન અર્થ સમાન હોવા જોઈએ કે જે 90 03 માં 10 થી 6 મિલીમીટરની શક્તિ હશે તેથી Izz અને Iyy આપણે આ મૂલ્ય હાંસલ કરવું પડશે ઠીક છે તેથી જો આપણે ચોક્કસ અંતર બનાવીએ તો આ પ્રાપ્ત કરી શકાય છે જો આ કહીએ તો કહો જો આપણે z કહીએ તો z બાર જો z બાર અને જો Cg અંતર કોણ જો હું લખું તો આ Cyy છે જો હું કહું તો હું બે ખૂણા વચ્ચેનું અંતર લખી શકું છું S હશે S હશે 2 માં z બાર વત્તા Cyy તેથી બંને દિશામાં બે ખૂણાઓ વચ્ચેનું અંતર z બાર વત્તા Cyy માં 2 હોવું જોઈએ હવે z બાર શોધવા માટે આપણે Izz અને Iyy ની સમાનતા કરી શકીએ તે માધ્યમ શોધી શકીએ છીએ તેથી જો આપણે Izz અને Iyy ની સમાનતા કરીએ તો આપણે 90 03 લખી શકીએ જે જડતાની ક્ષણ છે જે હું બનાવી શકું છું તેથી જો હું આ વિશે જડતાની ક્ષણની ગણતરી કરું અને જો હું આ અંતર પર સ્થાનાંતરિત કરું તો આ અક્ષમાં અર્થ થાય છે તો હું મેળવી શકું છું કે ચાર ખૂણાના વિભાગો છે તેથી 4 થી 104 માં 2 આ I વિભાગ છે એટલે I ક્ષણ વ્યક્તિગત વિભાગની જડતા પછી વત્તા Ar ચોરસ A 5516 માં r એટલે અહીં z બાર ચોરસ તેથી ત્યાં 4 વિભાગો છે તેથી આપણી પાસે કુલ ક્ષેત્રફળ છે તેથી આમાંથી જો હું સમાન કરું તો હું z બાર 124 76 મિલીમીટર શોધી શકું છું બરાબર તેથી જો મને z બાર મળે તો હું અંતર શોધી શકું છું તેથી અંતર 2 માં 124 76 વત્તા 25 1 હશે CY છે તેથી જો હું આ બનાવીશ તો હું S ની કિંમત 299 72 મિલીમીટર મેળવી શકું છું એટલે કે હું 300 અંતર બનાવી શકું છું બરાબર તેથી ખૂણાઓ વચ્ચેનું અંતર હું 300 બનાવી શકું છું જેથી કરીને હું બંને દિશામાં જડતાની ક્ષણની જરૂરી રકમ પ્રાપ્ત કરી શકું કારણ કે હું બે સભ્યો વચ્ચેનું અંતર 300 mm તરીકે શોધવા જઈ રહ્યો છું અને આ અંતર હું શોધવા જઈ રહ્યો છું એવી રીતે કે Y અક્ષ વિશે જડતાની ક્ષણ અને Z અક્ષ વિશેની જડતાની ક્ષણ સમાન હશે અને તે જરૂરી ક્ષેત્ર હશે જે 90 03 થી 10 ની ઘાત 6 હશે તેથી એકવાર હું આ મેળવી લઈશ હવે હું વાસ્તવિક Izz અથવા Iyy શોધી શકું છું બરાબર જેથી આ સમીકરણમાંથી શોધી શકાય કે આ વાસ્તવિક 10 થી પાવર 4 વત્તા 5516 હશે કારણ કે હું 300 અંતર પ્રદાન કરું છું બરાબર તેથી જો હું ગણતરી કરું તો તે જડતાની વાસ્તવિક ક્ષણ હશે 90 22 માં 10 ની શક્તિ 6 મિલીમીટર થી પાવર 4 આ પહેલાની 90 03 કરતા થોડી વધારે છે કારણ કે આપણે ખરેખર 299 7 જે અંતર મેળવ્યું છે તે અમે 300 પ્રદાન કરીએ છીએ તેથી જ જેમ કે આપણે થોડું ઊંચું પ્રદાન કરીએ છીએ તેથી Izz અથવા Iyy થોડું વધારે થઈ રહ્યું છે અને તેથી વાસ્તવિક r આપણે શોધી શકીએ કે I બાય A 90 22 માં 10 ની ઘાત 6 બાય A 5516 છે તેથી આ 127 9 મિલીમીટર થશે તેથી L દ્વારા પાતળો ગુણોત્તર હું શોધી શકું છું L અમે અગાઉ શોધ્યું હતું કે જે 9 5 મીટર બાય 127 9 છે તેથી આ 74 28 થશે તેથી પાતળો ગુણોત્તર વાસ્તવિક પાતળો ગુણોત્તર આપણે આમાંથી શોધી શકીએ છીએ હવે કોષ્ટક 9c પરથી હું વાસ્તવિક fcd શોધી શકું છું અગાઉ અમને જરૂરી fcd મળી હતી હવે સભ્યોના વાસ્તવિક પરિમાણ વાસ્તવિક અંતરથી અમે ડિઝાઇન સંકુચિત તણાવ fcd શોધી શકીએ છીએ 152 માઇનસ 136 આ કોષ્ટક 9c માંથી શોધી શકાય છે L થી r 70 માં તે 152 છે અને 80 માં તે 136 છે તેથી જો આપણે ઇન્ટરપોલેટ કરીએ તો આપણે 145 15 MPa તરીકે fcd મૂલ્ય શોધી શકીએ છીએ તેથી બિલ્ટ અપ સેક્શનની ક્ષમતા જે વાસ્તવિક ક્ષમતા હું શોધી શકું છું તે હવે વિસ્તાર 5516 હતો અને fcd મૂલ્ય 145 15 હતું તેથી તે ન્યૂટન હશે તેથી તે 800 65 કિલોન્યુટન આવશે 800 65 કિલોન્યુટન જે 800 કિલોન્યુટન કરતાં થોડું ઓછું છે બરાબર તેથી તે ઠીક છે તેથી આપણે જે જોયું છે કે બિલ્ટ અપ કોલમની વાસ્તવિક ક્ષમતા અમે જે કંઈપણ પ્રદાન કર્યું છે તેના અંતરના આધારે મળી આવી છે અને તેમાંથી આપણે જોયું છે કે તે બાહ્ય લોડ 800 કિલોન્યુટન કરતાં સહેજ વધારે છે જો કે આ વધારી શકાય છે જો આપણે બંને દિશામાં સભ્યો વચ્ચેનું અંતર વધારીએ જો આપણે અંતર વધારીએ તો હું આ વધારી શકીશ ખરું હવે હું કનેક્ટિંગ સિસ્ટમ પર જઈશ તેથી પહેલા ભાગમાં આપણે જે જોયું છે કે આપણે કોણના વિભાગનું કદ શોધી શકીએ છીએ અને પછી બે સભ્યો વચ્ચેનું અંતર અને બે ખૂણા z દિશામાં અને y દિશામાં અને અંતર આવી રીતે બનાવવામાં આવ્યું છે એવી રીતે જે બંને દિશામાં જડતાની ક્ષણ સમાન બને છે જેથી સ્તંભની સમાન પ્રતિકાર પ્રાપ્ત કરી શકાય અને અંતર એવી રીતે બનાવવામાં આવ્યું છે કે સભ્યની મજબૂતાઈ વાસ્તવિક કરતાં વધુ બને હવે આપણે કનેક્ટિંગ સિસ્ટમ પર જઈશું જે ડબલ લેસિંગ સિસ્ટમ છે તો કનેક્ટીંગ સિસ્ટમ માટે જો આપણે ડબલ લેસીંગનો ઉપયોગ કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે જો આપણી પાસે બે કોલમ હોય અને જો આપણે અહીં ડબલ લેસીંગ આપીએ તો આ રીતે કહો જેથી બે લેસીંગ મેમ્બર વચ્ચેનું અંતર L0 બનશે હવે જો તમને યાદ છે કે સિંગલ લેસિંગ સિસ્ટમ માટેનું અંતર આના જેવું હતું કારણ કે જો હું સિંગલ લેસિંગ સિસ્ટમ પ્રદાન કરું તો તે કંઈક આના જેવું છે તેથી બે સિસ્ટમ વચ્ચેનું અંતર આ હતું હવે સ્થાનિક રીતે કૉલમ વિશે બકલિંગનો પ્રતિકાર કરવા માટે કેટલીકવાર અમે આ સભ્ય વચ્ચેના અસરકારક પગને ઘટાડવા માટે ડબલ લેસિંગ પ્રદાન કરીએ છીએ તેથી સિંગલ લેસિંગની જગ્યાએ જો લંબાઈ L હોય તો ડબલ લેસિંગની જગ્યાએ L બાય 2 થશે તેથી જ અસરકારક લંબાઈ ઘટાડવા માટે અમે ડબલ લેસિંગ પ્રદાન કરીએ છીએ હવે ચાલો આપણે 45 ડિગ્રીના ખૂણા સાથે ડબલ લેસિંગ પ્રદાન કરીએ જેથી થીટાને 45 ડિગ્રી તરીકે માની લઈએ તેથી જો આપણે બે બતાવીએ અને બંને કેસ માટે આપણે 45 ડિગ્રી ધારીએ તો આપણે L0 ની કિંમત શોધી શકીએ છીએ તેથી જો આ x છે જો હું ધ્યાનમાં લઈશ તો હું લખી શકું છું x બાય L0 એ 10 થીટાની બરાબર છે તેથી L0 એ x કોટ થીટા બનશે અને x મૂળભૂત રીતે 300 છે તે અંતર હતું જે S છે આ 300 છે તેથી 300 ઓછા 45 ઓછા 45 થી બોલ્ટના અંતરથી મેળવો બોલ્ટથી બોલ્ટ સુધી x ની કિંમત મેળવવા માટે ઠીક છે બરાબર તેથી કોટ 45 ડિગ્રીમાં તેથી આ 210 મિલીમીટર બની રહ્યું છે તેથી લેસિંગ સભ્યો વચ્ચેનું અંતર 210 મિલીમીટર જેટલું પ્રાપ્ત થાય છે હવે L0 ry દ્વારા આ 210 બાય 27 5 બની રહ્યું છે તેથી આ 7 64 બની રહ્યું છે જે 50 કરતા ઓછું હોવું જોઈએ અને 0 7 માં L બાય r કરતાં ઓછું હોવું જોઈએ એટલે કે 0 7 માં L બાય r 74 28 અમે ગણતરી કરી છે તેથી આ 52 છે આપણે શું જોઈએ છીએ કે L0 બાય ryy આપણને 7 64 મળ્યું છે જે 50 કરતા ઓછું છે અને 0 7 L બાય r એટલે કે 52 છે તો આ ઠીક છે તેથી લેસિંગ મેમ્બરની લંબાઈ બરાબર છે એટલે કે થીટાની ધારણાઓ ઝોક કોણ આપણે ધ્યાનમાં લીધું છે તે ઠીક છે હવે શીયર ફોર્સ તેથી શીયર ફોર્સ આપણે જાણીએ છીએ કે અક્ષીય બળના 2 5 ટકા છે તે શીયર હશે તેથી 800 ના 2 5 ટકા તેથી આ શીયર ફોર્સ 20000 ન્યૂટન હશે તેથી દરેક પેનલમાં ટ્રાંસવર્સ શીયર તે V બાય N હશે તેથી તે 2000 બાય 2 હશે તેથી 10000 ન્યૂટન તેથી દરેક પેનલમાં ટ્રાંસવર્સ શીયર આવી રહ્યું છે અને ડબલ લેસિંગ આપવામાં આવ્યું છે તેથી કોમ્પ્રેસિવ ફોર્સ V બાય 2N કોસેક થીટા હશે કોમ્પ્રેસિવ ફોર્સ કે જે કોમ્પ્રેસિવ ફોર્સ લેનાર સભ્ય કહે છે કે જો આપણે આને કોમ્પ્રેસિવ ફોર્સ કહીએ તો F કહો F બરાબર V બાય 2N કોસેક થીટ તેથી જો હું તે મૂલ્ય મૂકું તો આ 20000 બાય 2N છે 2 કોસેક થીટા એટલે કોસેક 45 ડિગ્રી બરાબર તો આ 7071 ન્યુટન આવી રહ્યું છે બરાબર તેથી લેસિંગ મેમ્બરમાં સંકુચિત બળ આપણે શોધી શકીએ છીએ હવે મારે લેસિંગ ફ્લેટની લંબાઈ શોધવાની છે તેથી લેસિંગ ફ્લેટની લંબાઈ અને લેસિંગ ફ્લેટની ઊંડાઈ પહોળાઈ શોધવા માટે આપણે ચોક્કસ કનેક્શનનો ઉપયોગ કરવો પડશે જેથી તે જાણી શકાય કે આપણે વેલ્ડ કનેક્શનનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ કે બોલ્ટ કનેક્શનનો તો આ કિસ્સામાં બે વિકલ્પ છે ચાલો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ તે 4 6 ગ્રેડના બોલ્ટના 20 મીમી વ્યાસના 20 મીમી વ્યાસનો ગ્રેડ ધારીએ તેથી જો આપણે બોલ્ટના 20 મીમી વ્યાસનો ઉપયોગ કરીએ તો ન્યૂનતમ ફ્લેટ પહોળાઈ ન્યૂનતમ પહોળાઈ b 3d હશે તેથી 3 થી 20 એટલે કે 60 મીમી આ કલમ 7 2 માં આપેલ છે જ્યાંથી આપણે શોધી શકીએ છીએ કે લઘુત્તમ પહોળાઈ 60 છે અને લંબાઈ બનશે જો હું જોઉં કે આ લંબાઈ છે તો જો મારે લંબાઈ શોધવી હોય તો હું જાણું છું કે આ મૂલ્ય x છે તેથી જો આ પછી x છે અને આ થીટા છે તો x બાય l બરાબર છે પાપ થીટા તેથી l બરાબર x કોસેક થીટા અને x 300 ઓછા 45 ઓછા 45 માં કોસેક 45 થશે તેથી આમાંથી હું 297 mm શોધી શકું છું તેથી લેસિંગ પ્લેટની લંબાઈ 297 મીમી છે અને હું જે જાડાઈ શોધી શકું છું તે 297 એટલે L બાય 60 તેથી 297 બાય 60 તેથી આ 4 95 આવે છે તેથી અમે 297 બાય 60 સેના લેસિંગ સાઈઝનું સપાટ કદ પ્રદાન કરી શકીએ છીએ 6 તેથી આ લેસિંગ પ્લેટનું કદ હશે હવે આપણે જીરેશનના દૃષ્ટિકોણની ત્રિજ્યાથી તપાસ કરવી પડશે કારણ કે આ લેસીંગ પ્લેટ બકલ થઈ શકે છે કે કેમ તે ગીરેશનની અનુમતિપાત્ર ત્રિજ્યાથી નીચે છે કે નહીં અથવા અનુમતિપાત્ર પાતળી ગુણોત્તરથી નીચે છે કે નહીં કે આપણે એટલો પાતળો ગુણોત્તર તપાસવો પડશે કે આપણે શોધવા માટે જાણીએ છીએ પાતળો ગુણોત્તર બહાર કાઢો સૌપ્રથમ આપણે જીરેશનની ત્રિજ્યા શોધવાની છે જે લંબચોરસ વિભાગ માટે આપણે જાણીએ છીએ કે r r 12 ના મૂળ દ્વારા t બરાબર છે તેથી t આપણે 6 ધ્યાનમાં લઈએ છીએ અને આ મૂળ 12 છે તેથી 1 તેથી હું પાતળો ગુણોત્તર શોધી શકું છું જે 0 7 માં 297 0 7 L દ્વારા r r 1 73 હશે તેથી આ 120 બની રહ્યું છે જે 145 કરતા ઓછું છે તેથી ઠીક છે તેથી પાતળી ગુણોત્તરના દૃષ્ટિકોણથી લેસિંગ સભ્યનું કદ ગમે તે હોય અમે વિચારીએ છીએ કે ઠીક છે તો આ રીતે આપણે લેસિંગ બારનું કદ નક્કી કરીએ છીએ જો કે લેસિંગ બાર ટેન્સાઈલ સ્ટ્રેન્થ લેવા માટે સક્ષમ છે કે કેમ અને લેસિંગ બાર ટેન્સાઈલ સ્ટ્રેન્થમાં કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ડેવલપ થશે કે કેમ તે શોધવાનું છે તેથી આપણે વિકસિત ટેન્સાઈલ સ્ટ્રેન્થને તપાસવું પડશે કે શું લેસિંગ બાર કાળજી લઈ શકે છે કે નહીં તો L1 બાય r એટલે 120 અને વાસ્તવમાં આ 120 2 L1 બાય r 120 2 છે અને fy એ ટેબલ 9c માંથી 250 બરાબર છે હું fcd મૂલ્ય શોધી શકું છું fcd મૂલ્ય 83 7 ઓછા 83 7 ઓછા 74 3 બાય 10 માં 0 થશે જે 83 5 MPa બની રહ્યું છે તેથી લેસિંગ બારની ક્ષમતા હું શોધી શકું છું કે ક્ષમતા 83 5 માં fcd માં 60 માં 6 હશે જે 30060 બની રહી છે જે સભ્યમાં આવતા વાસ્તવિક બળ કરતા વધારે છે ખરું તેથી લેસિંગ બારની સંકુચિત શક્તિ 30060 ન્યૂટન આવી રહી છે અને લેસિંગ બારમાં બાહ્ય બળ 7071 ન્યૂટન આવી રહ્યું છે તેથી આ વિકસિત કરતાં વધુ છે તેથી તે ઠીક છે તેથી આ સલામત છે તેથી સંકુચિત દૃષ્ટિકોણથી સભ્યો સુરક્ષિત છે એ જ રીતે તાણ શક્તિના દૃષ્ટિકોણની તાણ શક્તિ માટે આપણે Tdn મૂલ્ય શોધી શકીએ છીએ જે 0 9 માં b હશે b એ 60 ઓછા d 20 mm વ્યાસનો બાર છે આપણે 20 mm વ્યાસના બોલ્ટને ધ્યાનમાં લઈએ છીએ તેથી બોલ્ટ છિદ્ર 22 ઇનટ હશે જાડાઈ 6 માં fu બાય 1 25 ગામા m1 છે તેથી જો હું આ મૂલ્ય મૂકું તો મને 67 3 કિલોન્યુટન મળશે અને કુલ ઉપજ આપતી Tdg ને લીધે હું શોધી શકું છું કે ગામા m0 દ્વારા Agfy હશે 60 થી 6 માં 250 બાય 1 1 તો 81 82 કિલોન્યુટન બરાબર તેથી લેસિંગ ફ્લેટની તાણ શક્તિ આ બેમાંથી ઓછી થઈ જશે એટલે કે 67 3 કિલોન્યૂટન અને આ 67 3 કિલોન્યૂટન 7 071 કિલોન્યૂટન કરતાં વધુ છે જે લેસિંગ મેમ્બર પર આવતા ફોર્સ હતા તેથી બળના દૃષ્ટિકોણથી લેસિંગ સભ્ય અમે જે પણ પસંદ કર્યું છે તે ઠીક છે હવે હું કનેક્શન્સ વિશે ખૂબ જ ઝડપથી ચર્ચા કરીશ કારણ કે આપણે પહેલાથી જ કનેક્શનની ચર્ચા કરી છે તેથી કનેક્શનના કિસ્સામાં હું ફક્ત એક વિહંગાવલોકન આપીશ કારણ કે આપણે જાણીએ છીએ કે કનેક્શન કેવી રીતે કરવું તે માત્ર ડબલ લેસિંગના કિસ્સામાં જ તફાવત હશે જો આપણે લેસિંગ સિસ્ટમને ઓવરલેપ કરીએ તો તે ડબલ શીયર હશે ઠીક છે તેથી ડબલ શીયરના કિસ્સામાં 20 મીમી વ્યાસના બોલ્ટની મજબૂતાઈ શોધી શકાય છે અને તે 2 થી 245 માં 90 528 કિલોન્યુટન હશે અને બેરિંગમાં તાકાત પણ શોધી શકાય છે બેરિંગમાં તાકાત શોધવા માટે આપણે પહેલા Kb અને Kb ની કિંમત શોધવાની જરૂર છે જે આપણે આ ત્રણ ચારમાંથી નાની જાણીએ છીએ તો એક છે e બાય 3d0 જે 0 53 અને p બાય 3d0 માઈનસ 0 25 આવે છે અહીં e આપણે 1 5d0 માની રહ્યા છીએ કે તેના કરતા વધારે છે તેથી આપણે ફક્ત 35 માની રહ્યા છીએ અને p આપણે 2 5d ને 50 માની રહ્યા છીએ તો આ આપણે શું છે મેળવી રહ્યા છીએ અને fu દ્વારા fub આપણને 0 98 અને 1 મળે છે તેથી આમાંથી નાનું Kb મૂલ્ય હશે આખરે Kb બરાબર 0 51 બરાબર તેથી આ Kb મૂલ્ય મેળવ્યા પછી આપણે બેરિંગ તાકાતની કિંમત શોધી શકીએ છીએ તેથી બેરિંગમાં તાકાત હું આમાંથી શોધી શકીશ જો આપણે વેલ્યુ 2 5 Kb d 20 t 6 મૂકીએ તો fu બાય ગામા mb તેથી 50 184 કિલોન્યુટન તેથી બોલ્ટની મજબૂતાઈ આ બે બેરિંગમાં ઓછી હશે અને ડબલ શીયરિંગને કારણે તે 50 18 કિલોન્યુટન આવશે તેથી બોલ્ટ્સની સંખ્યા હું શોધી શકું છું બોલ્ટની સંખ્યા ખરેખર હશે જો આપણે લેસિંગને ઓવરલેપિંગ તરીકે ધ્યાનમાં લઈશું તો આમાંથી દળો આવશે અને આમાંથી માફ કરશો માફ કરશો જો હું આને આ રીતે ધ્યાનમાં લઈએ અને જો આપણે આને ઓવરલેપ કરીએ તો કમ્પ્રેશનમાં બળ આવી રહ્યું છે જો આપણે આ ઉમેરીશું તો આપણને તે F કોટ 45 ડિગ્રીમાં 2 મળશે જે બળ આવે છે અને આ બોલ્ટ મૂલ્ય છે તેથી 0 28 એટલે કે 20 મીમી વ્યાસના બોલ્ટની એક સંખ્યા આ ભારને વહન કરવા માટે પૂરતી છે તેથી આપણે આ કરી શકીએ છીએ હવે આપણે ટાઈ પ્લેટની ડિઝાઈન પર જઈશું તેથી ટાઈ પ્લેટની પણ એ જ રીતે ડિઝાઈન કરવામાં આવશે જે રીતે આપણે અગાઉ કર્યું હતું અસરકારક ઊંડાઈ આપણે જાણી શકીએ છીએ કે અસરકારક ઊંડાઈ 300 માઈનસ હશે જે Cyy માં 300 ઓછા 2 છે તેથી 249 8 અને તે 2b કરતાં વધુ છે તે બરાબર છે ટાઈ પ્લેટની એકંદર ઊંડાઈ આપણે હવે ઊંડાઈ વત્તા 2 માં e કિનારી અંતર શોધી શકીએ છીએ કારણ કે ટાઈ પ્લેટના કિસ્સામાં એકંદર ઊંડાઈ આ હશે જો આપણી પાસે બોલ્ટ હોય તો વાસ્તવમાં એક બોલ્ટ હોય છે તેથી જો આપણી પાસે બોલ્ટ હોય તો અહીંથી આપણે e અંતર શોધવાનું છે તેથી ટાઈ પ્લેટની એકંદર ઊંડાઈ 249 વત્તા 2 માં e બરાબર હશે પછી ટાઈ પ્લેટની લંબાઇ તેથી આ ટાઈ પ્લેટની લંબાઈ 300 મિલીમીટર છે તે આપણે શોધી શકીએ છીએ તો પછી ટાઈ પ્લેટની જાડાઈ પણ આપણે શોધી શકીએ છીએ કે તે બોલ્ટના આંતરિક અંતરનો 1 50મો છે જેથી કરીને આપણે 4 2 શોધી શકીએ છીએ આપણે 4 2 ની જગ્યાએ 6 મીમી કહી શકીએ છીએ તેથી અમે બંને છેડે 300 બાય 320 બાય 6 મીમીની ટાઈ પ્લેટ આપી શકીએ છીએ બરાબર બોલ્ટ સાથે તેથી ટાઈ પ્લેટની ડિઝાઇન પૂરી થઈ ગઈ છે હવે આપણે ડ્રોઇંગમાં બતાવી શકીએ છીએ તેથી આપણે ડિઝાઇનમાં જે પણ વિચારણા કરી છે અને જે કંઈ પરિણામ પ્રાપ્ત થયું છે તે અહીં લખવામાં આવ્યું છે જેમ કે બે સભ્યો વચ્ચેનું અંતર બાહ્ય 300 થી બાહ્ય આપવામાં આવ્યું છે અને તે એક બોક્સ વિભાગ છે અને વિભાગનું કદ 90 છે 90 બાય 8 અને એ જ રીતે ટાઈ પ્લેટનું કદ આપણે 320 બાય 6 મીમી અને લેસીંગ પ્લેટને આપણે 60 મીમી પહોળાઈ અને 6 મીમી જાડાઈ ધ્યાનમાં લીધી છે અને બે લેસીંગ વચ્ચેનું અંતર આપણે ધ્યાનમાં લીધું છે બરાબર તેથી આ બધું ડબલ લેસિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને કમ્પ્રેશન મેમ્બરની ડિઝાઇન વિશે છે તો આ વ્યાખ્યાનમાં ટૂંકમાં જો આપણે કહીએ કે આપેલ ભારને ટકી રહેવા માટે કોણનો યોગ્ય વિભાગ કેવી રીતે શોધી શકાય તે આપણે સમજી ગયા છીએ તો તેટલા ભારને ટકી રહેવા માટે બંને દિશામાં અંતર ધરાવતા બે ખૂણા વચ્ચેનું અંતર કેવી રીતે શોધી શકાય અને પછી ડબલ લેસિંગનો ઉપયોગ કરીને લેસિંગ સિસ્ટમ કેવી રીતે ડિઝાઇન કરવી તો આ બધું લેસિંગ સિસ્ટમ વિશે છે આગામી વર્ગમાં અમે બેટન સિસ્ટમ વિશે ચર્ચા કરીશું આભાર